હવે હું એક ઉદાહરણ તરીકે સર્કિટ ને સાંકળી શકો તેથી આ મેં લીધેલ સર્કિટ છે અને મારી પાસે માપન 2 કિલો Ωs × I1 છે જ્યારે પોર્ટ 2 પરનું વોલ્ટેજ I1 × આ રેઝિસ્ટર 1 કિલો Ω છે આ સર્કિટમાં આ 1 કિલો Ω થી કોઈ કરંટ વહેતો નથી કારણ કે તે ઓપન સર્કિટ સાથે સિરિઝ માં છે તેથી આમાં વોલ્ટેજ ડ્રોપ પણ શૂન્ય છે આ બધા I2 એ 1 કિલો Ω માં વહે છે તમને 1 કિલો Ω × I2 નું પોર્ટ 2 વોલ્ટેજ આપી રહ્યું છે અને તે જ વોલ્ટેજ અહીં દેખાય છે અને તે 1 કિલો Ω × I2 છે તેથી પ્રથમ સર્કિટ કે જેમાં આપણી પાસે પોર્ટ 2 ઓપન સર્કિટ છે તેને Z11 મળશે જે V1 બાય I1 પોર્ટ 2 ઓપન સર્કિટ સાથે I2 ને 0 બરાબર 2 કિલો Ω થશે અને આપણને Z21 પણ મળશે જે V2 બાય I1 પોર્ટ 2 ઓપન સર્કિટ સાથે 1 કિલો Ω જેટલું છે તેથી Z11 એ બીજું કંઈ નથી પોર્ટ 2 માં પોર્ટ 2 ઓપન સર્કિટ સાથે જોતા રેઝિસ્ટન્સ અને જો તમે પોર્ટ 1 પર નજર નાખો તો તમે સિરિઝ માં આ બે રેઝિસ્ટરનો કોમ્બિનેશન જોશો જે તમને 2 કિલો Ω રેઝિસ્ટન્સ આપે છે અથવા ચાલો બીજી સર્કિટ પર જઈએ અને આમાંથી આપણને Z12 મળશે જે V1 બાય I2 એ પોર્ટ 1 ઓપન સર્કિટ સાથે છે જે તમને 1 કિલો Ω અને Z22 આપે છે જે V2 બાય I2 એ પોર્ટ 1 ઓપન સર્કિટ સાથે છે જે 1 કિલો Ω પણ છે તેથી આ ચાર z પેરામિટર છે અને Z22 અહીં બીજું કંઇ નથી પરંતુ પોર્ટ 1 ઓપન સર્કિટ સાથે પોર્ટ 2 માં જોઈ રહેલો રેઝિસ્ટન્સ છે જો તમે પોર્ટ 2 પર નજર નાખો તો તમે આ 1 કિલો Ω અને આ 1 કિલો Ω જે લટકેલું છે તે જોશો તેથી તે કંઈપણ કન્ટ્રિબ્યુટ છે જે તમે તેના માટે પહેલાની સર્કિટના ઉદાહરણમાં મેળવેલ છે હવે ચાલો કંટ્રોલ સોર્સ ઉમેરીને સર્કિટને થોડું વધારે જટિલ બનાવીએ ફરીથી હું અગાઉ લીધેલું તે જ ઉદાહરણ લઈશ જેથી તમે એક જ સર્કિટ માટે વિવિધ પેરામિટર સેટને સંબંધિત કરી શકો છે પોર્ટ 1 પોર્ટ 2 1 કિલો Ω 1 કિલો Ω અને 2 મિલિસિમેન્સ તેથી હું ઝડપથી આ વિશ્લેષણમાંથી પસાર થઈશ કારણ કે સર્કિટ વિશ્લેષણ હવે તમારા માટે પરિચિત છે તેથી તમે આ જાતે કરી શકો છો અને તમારા જવાબોની તુલના હું જે પ્રાપ્ત કરું છું તેની સાથે કરી શકું છું તેથી ફરીથી મને બે કેસોની જરૂર છે જેમાં એક પોર્ટ 2 ઓપન સર્કિટ છે એક પોર્ટ 1 પર કરંટ લાગુ પડે છે અને બીજો કેસ જ્યાં પોર્ટ 1 ઓપન સર્કિટ થાય છે અને પોર્ટ 2 પર કરંટ લાગુ પડે છે તેથી હવે આપણી પાસે કંટ્રોલ સોર્સ સાથે થોડી વધુ જટિલ પરિસ્થિતિ હવે જો તમે આ સર્કિટનું અવલોકન કરો છો તો I1 આ 1 કિલો Ω થી વહે છે પછી આ બેનું પેરેલલ કોમ્બિનેશન છે તેથી આમાં વોલ્ટેજ ડ્રોપ 1 કિલો Ω × I1 છે આ રેઝિસ્ટર દ્વારા કરંટ I1 છે કરંટ સોર્સમાંથી જે પણ કરંટ વહે છે જે I1 2 મિલિસિમેન્સ × Vx છે અને આ સર્કિટમાં તમે જુઓ છો કે Vx બરાબર V1 કારણ કે અહીંનું વોલ્ટેજ V1 છે તેથી Vx એ V1 જેવું જ છે તેથી હું આને I1 2 મિલિસિમેન્સ × V1 તરીકે લખીશ જેથી ત્યાં કરંટ વહે છે તેથી આ તરફ વોલ્ટેજ ડ્રોપ આ કરંટ × 1 કિલો Ω છે જે I1 × 1 કિલો Ω 2 મિલિસિમેન્સ × 1 કિલો Ωs × V1 છે જે 2 V1 છે અને વોલ્ટેજ V2 બીજુ કંઈ નથી પણ આ 1 કિલો Ω રેઝિસ્ટર પરનો વોલ્ટેજ ડ્રોપ છે તેથી હું આ બે ઇક્વેશન લખીશ સૌ પ્રથમ V1 આ એક અને તે વોલ્ટેજ ડ્રોપ્સના સરવાળા બરાબર છે જે 1 કિલો Ωs × I1 1 કિલો Ωs × I1 2 V1 છે આમાંથી આપણે જોઈએ છીએ કે V1 એ 2 3 કિલો Ωs I1 છે અને આપણે જાણીએ છીએ કે V2 આ સમગ્રમાં વોલ્ટેજ ડ્રોપ છે તેથી V2 એ 1 કિલો Ω I1 2 V1 અને V1 આપણે પહેલાથી જ ગણતરી કરી છે તેથી તે 2 × 2 3 કિલો Ωs × I1 છે જે મૂળભૂત રીતે છે 1 3 કિલો Ω × I1 અને પોર્ટ 2 ઓપન સર્કિટ સાથે આપણે જાણીએ છીએ કે V1 બીજું કંઈ નથી Z11 I1 અને V2 એ બીજુ કંઈ નહીં પણ Z21 I1 છે તેથી Z11 આ ક્વોન્ટિટિ છે અને Z21 તે ક્વોન્ટિટિ છે તેથી આપણે થોડી વધુ ગણતરીની જરૂર છે અને હું તેના પર ઝડપથી ગયો પરંતુ કરંટ સોર્સ I1 સાથે સર્કિટનું એનાલિસિસ કરવા દો પોર્ટ 1 ઓપન સર્કિટ છે હવે ફરીથી 1 કિલો Ω રેઝિસ્ટર દ્વારા કરંટ શૂન્ય છે અને V2 આ ચોક્કસ સર્કિટમાં V1 બરાબર છે આ સામાન્ય રીતે સાચું નથી અને Vx પણ V1 ની બરાબર થાય છે તેથી હવે આ 1 કિલો Ω રેઝિસ્ટર દ્વારા કરંટ આ રીતે તે શૂન્ય છે અને આ વર્ટિકલ 1 કિલો Ω રેઝિસ્ટર મારફતે I2 છે જે પણ કરંટ કંટ્રોલ સોર્સ માંથી વહે છે જે I2 2 મિલિસિમેન્સ × Vx છે જે V1 જેવું જ છે જે V2 જેવું જ છે તેથી હું તે તરત જ લખીશ તેથી હવે આ વોલ્ટેજ ડ્રોપ V2 આ 1 કિલો Ω રેઝિસ્ટર × 1 કિલો Ω રેઝિસ્ટન્સ દ્વારા કરંટ છે તેથી V2 આપણે તેને I2 2 મિલિસિમેન્સ × V2 × 1 કિલો Ωs માનીએ છીએ અને આમાંથી આપણને V2 મળે છે જે 1 3 કિલો Ω × I2 અને આપણે એમ પણ કહ્યું કે V1 એ V2 બરાબર છે જે 1 3 કિલો Ω × I2 પણ છે અને આપણે જાણીએ છીએ કે પોર્ટ 1 ઓપન સર્કિટ સાથે V2 બીજું કંઈ નથી પણ Z22 I2 અને V1 બીજું કંઈ નથી Z12 I2 તેથી આ Z12 છે અને તે Z22 છે આ સર્કિટ માટે z પેરામીટર મેટ્રિક્સ 2 3 કિલો Ω 1 3 કિલો Ω 1 3 કિલો Ω અને 1 3 કિલો Ω છે ફરીથી તમે જૂના અથવા y પેરામિટર ઉદાહરણ પર પાછા જઈ શકો છો અને ચકાસી શકો છો કે આ સર્કિટ માટે y મેટ્રિક્સનો ઈન્વર્સ છે